નમસ્કાર તમારું ફરી સ્વાગત છે મને એવી આશા છે કે હવે તમે આત્મવિશ્વાસ અનુભવી રહ્યા હશો કે આપણે મગજને અમુક હદ સુધી સમજી શક્યા છીએ ખાસ કરીને નેટવર્કસ ખાસ કરીને આપણે માળખાઓ જે MRI અને પેટ સ્કેન અને કદાચ કાર્યક્ષમતા અને લય અને આવર્તન જે EG એ આપણા માટે શોધી કાઢ્યા હતા તેના વિશે વાત કરી હતી તેથી વ્યાપકપણે તમે ખોટા નથી જો તમે એવું વિચારી રહ્યા હોય કે તમે મોટાભાગે સમજી શકો છો કે મગજ કેવી રીતે કાર્ય કરે છે પરંતુ તે સંપૂર્ણ સત્ય નથી કારણ કે જો તમને યાદ હોય તો જયારે આપણે MRI અને પેટ વિશે વાત કરી રહ્યા હતા અને તેઓ મગજ વિશે ઘણું સંશોધન કરી રહ્યા હતા જે આપણે પોસ્ટમોર્ટમ અથવા શબપરીક્ષણ સિવાય જ્યાં આપણે પેશીઓને પ્રત્યક્ષ જોઈએ છીએ તેમાંથી ઘણા પરોક્ષ સંકેત હોય છે અને ઘણા કાર્ય આધારિત હોય છે એનો મતલબ એ છે કે આપણે ચોક્કસ નેટવર્કને કાર્ય આપીએ છીએ અથવા મગજનો ચોકક્સ ભાગ સક્રિય થાય છે અને પછી આપણે કાર્યને અન્ય ક્ષેત્રમાં બદલીએ છીએ તેથી આ સંપૂર્ણ સત્ય નથી અથવા જો આપણે EG લઈએ જે તમને આખા મગજના સંકેતો આપે છે પરંતુ EG તમને એ નહિ કહી શકે કે સંકેતો ક્યાંથી આવી રહ્યા છે તેથી દરેક સમયે આપણે જગ્યા અને સમય વચ્ચેના તફાતને લીધે સંઘર્ષ કરી રહ્યા છીએ પરંતુ જયારે આપણે માપી રહ્યા છીએ અથવા આપેલી માહિતીમાંથી જો આપણે આલેખ સિદ્ધાંત અનુસાર નેટવર્ક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે પણ આપણે તેના ખુબ જ નાના નીચા પરિમાણના ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ ત્યારે તે સમયે મગજ શું કરી રહ્યું હોય છે તેથી શું એવું છે કે ચોક્કસ નેટવર્ક કાર્ય સમયે સક્રિય થઇ જાય છે અને પછી તમે કાર્ય બદલો એટલે કોઈ બીજું નેટવર્ક સક્રિય થઇ જાય છે શું મગજમાં કોઈ ચાંપ છે જે આ બધું કાર્ય કરે રાખે છે તે ખુબ જ અસંભવિત છે તેથી તે સમયલક્ષી સમસ્યા છે મગજના બીજા ભાગો શું કરી રહ્યા હોય છે જયારે આપણે કાર્યનું કોઈ એક પ્રકારની પ્રવૃત્તિ અથવા એક પ્રકારના નેટવર્ક દ્વારા મૂલ્યાંકન કરી રહ્યા હોય સૈદ્ધાંતિક રીતે પણ જયારે આપણે નેટવર્કને જોડવાનો પ્રયત્ન કરીએ છીએ તે ખુબ જ માર્યાદિત વસ્તુ છે કારણ કે મગજમાં ઘણું બધું ચાલી રહ્યું હોય છે તેથી એક જ સમીકરણ અથવા એક જ સમીકરણનો સમૂહ ધરાવવાની આપણી ઈચ્છા હજુ પણ પૂરી થઇ નથી તે વાસ્તવિક સમસ્યા છે કારણ કે આપણી મગજમાં પુરક વિસ્તાર નથી જે કહેશે કે ઠીક છે આ નેટવર્કનું કાર્ય પૂરું થઇ ગ્યું છે હવે બીજા કાર્ય પર જઈએ આખો મગજ એ જ સમયે સક્રિય થઇ જાય છે જયારે આપણે ચોક્કસ ભાગનું મૂલ્યાંકન કરી છીએ ત્યારે અન્ય ભાગો શું કરી રહ્યા હોય છે આ એક મહત્વશીલ પડકાર છે તેથી આજે આ 3 અઠવાડિયાના મોડ્યુલના છેલ્લા વ્યાખ્યાનમાં આપણે એક પરીક્ષેત્ર વિશે વાત કરશું જે આપણને હજી પડકારરૂપ છે જો તમે તમારા જીવનને જુઓ તો આપણે બધા વિચારીએ છીએ અને આપણને વિચારવું ગમે છે પરંતુ આપણે ખરેખર વિચારી રહ્યા છીએ આપણને વિચારીએ છીએ કે આપણે જે નિર્ણય લીધો છે તે ખુબ જ તર્કસંગત નિર્ણય છે અને આપણા બધાનો મારો મતલબ એ છે કે તે ચિંતાનો એક સ્ત્રોત છે દરેક વ્યક્તિ તાર્કિક અને તર્કસંગત રીતે વિચારવા અને નિર્ણયો લેવા માંગે છે જો દરેક વ્યક્તિ તર્કસંગત નિર્ણયો કરી રહી છે જો સરકાર અને લોકો વ્યક્તિગત જીવનમાં પરિવારોમાં વિદ્યાર્થીઓ દરેક વ્યક્તિ તર્કસંગત રીતે વિચારે છે તો પછી આટલી ખલેલ શા માટે છે શું તમે ક્યારેય નોંધ્યું છે આપણે ફક્ત જોવા માટે થી એક નાની તાલીમ લેશું મેં તમને અહી 6 શબ્દો આપ્યા છે અને આ 6 શબ્દો ફરજિયાતપણે બે લાઈનમાં વિભાજીત નથી તેમાંથી ફક્ત ત્રણ જોડીઓ બનાવાનો પ્રયત્ન કરો ખાલી એક ને બીજા સાથે જોડો જેમ કે સંકટ આકર્ષે છે પરંતુ મોટાભાગના લોકો માટે સંકટનો મતલબ પલાયન થવું અથવા નાસી જવું અથવા જગડો અથવા ઉડ્ડયન છૂટવું તે બધુ જ નુકશાન જે તમે સ્વીકારો છો હવે સંશોધન અને આકર્ષણ બંને સાથે આવે છે જો તમે કોઈ વસ્તુ તરફ આકર્ષણ હોય તો તમે તેના વિષે જાણશો આ તાર્કિક અને બુદ્ધિગમ્ય મગજ છે જે તમને કહી રહ્યું છે પરંતુ તેને જુઓ આ શબ્દો સાથે મેળ ખાતી તમારી તર્કસંગત વિચાર પ્રક્રિયામાં શું ચાલી રહ્યું છે તમામ તર્કસંગતતા વાસ્તવમાં આ મૂળભૂત લાગણીઓ પર છે જો કોઈ ખતરો હોય તો ભય છે જો કોઈ નુકશાન હોય તો દુઃખ હોય છે અને જો સંશોધન હોય તો ખુશી હોય છે તેથી તર્કસંગત વિચારસરણીમાં તમારી મોટે ભાગે સામાન્ય લાગણીઓ હોય છે લાગણીએ એક વિશાળ છુપાયેલ વિશ્વ છે જે ક્યારેય આપણા ધ્યાનમાં આવતું નથી ડાર્વિનએ પણ 1872માં ઉલ્લેખ કર્યો હતો કે સ્વાયત્ત પ્રતિભાવો તમને યાદ હોય છે આપણે સહાનુભુતિશીલ અને પેરાસીમ્પેથેટીક વ્યવથા વિશે વાત કરી હતી જે તમારા હૃદયના ધાભકારા તમારી લાળ તમારી અસ્થિરતા તમારી ત્વચા પ્રતિકાર તમારી તે તમામ વસ્તુઓ તમાર સિમ્પેથેટીક અને પેરાસીમ્પેથેટીક દ્વારા નિયંત્રી થાય છે પરંતુ તે ભાવનાત્મક તંત્રનો આંતરિક ભાગ છે હવે મનોવિજ્ઞાનમાં શું થાય છે અને જો તમે જોઈ શકતા હોય કે ડાર્વિનએ કહ્યું કે પેરીફેરલ સ્કેલેટોમોટોર અને લાગણીઓનું સ્વાયત્ત પાસું સંદેશાવ્યવહાર અને વર્તનની પ્રક્રિયાઓની તૈયારીમાં મહત્વપૂર્ણ કાર્ય કરે છે તેથી વર્તનની પ્રતિક્રિયા આપણે લડાઈ અથવા નાસીભાગવું વિશે વાત કરી હતી જે સાર્વત્રિક વસ્તુ છે તેથી તણાવની પરિસ્થિતિમાં તમે તેનો કાં તો સામનો કરો છો અથવા ભાગી જાવ છો આ પ્રખ્યાત વ્યક્તિ વિલીયમ જેમ્સએ આ વાચ્યું હતું "ડરની લાગણી કેવા પ્રકારની લાગણી અપાવે છે જો ધાભ્કારા ઝડપી ન થાય ઓછો શ્વાસ ન હોય ધ્રુજતા હોઠ ન હોય અથવા નબળા અંગો ન હોય આંતરડાની હિલચાલ હાજર ન હોય તો મારા માટે વિચારવું અશક્ય છે " તેથી જેમ્સ શું કહી રહ્યો હતો જો તમારે લાગણીના લક્ષણો ન હોય તો તમારા હદયના ધબકારા ઝડપી ન હોય જયારે તમે બેચેન હોવ ત્યારે તમારા પેટમાં પતંગિયા ઉડતા ન હોય તો પછી લાગણી શું છે વિલિયમ જેમ્સ મનોવીજ્ઞાનનો પ્રવર્તક હતો હવે વિલિયમ જેમ્સએ 1900 ની આસપાસ એકવાર તેને આ સિદ્ધાંત લાવ્યો હતો લાગણીઓ લગભગ મનોવિજ્ઞાનમાંથી દુર કરવામાં આવી હતી કારણ કે પછી તરત જ ફ્રોઇડ આવ્યો અને ફ્રોઈડએ કહ્યું કે બધી લાગણીઓ અજાગ્રત અને દમનનો ભાગ છે અને તે તમામ બચાવની રચના છે પછી ફ્રોઈડનો સમય પૂરો થતા સમય જતા વર્તનવાદ આવ્યો તેઓએ કહ્યું કે બધું વિચાર અને કોઇપણ લાગણી નથી બધું સ્કીનર પાવલોવ અને થોર્નડાઈકની શીખેલી પેટર્ન છે અને છેલ્લે જ્ઞાનાત્મક સિદ્ધાંત આવ્યો કારણ કે તે સમજશક્તિ છે દરેક વિચારએ તર્કસંગીત છે અને તમે તમારા મગજને કેળવી શકો છો તેથી લાગણીઓ થોડીક ઉપર તરફ આવી હતી પરંતુ છેલ્લા 20 વર્ષમાં ખરેખર ફરી ઉછળી હતી ખાસ કરીને ન્યુરોસાયન્સના સંશોધનમાં અને હકીકતમાં જયારે આપણે ચર્ચા કરી ત્યારે ઘણીવાર વિચારીએ છીએ કે ફ્રોઈડ સાચો હતો કારણ કે આપણે તેના વિશે વાત કરીશું જયારે આપણે સભાનતા વિશે વાત કરશું ત્યારે આપણે અસભાનતા અને સભાનતાના સંપૂર્ણ ખ્યાલ પર વાત કરીશું તેથી અનિવાર્યપણે 2 સિદ્ધાંતો છે મેં સંશીપ્તમાં દર્શાવ્યું છે ત્યાં એક વસ્તુ છે જેને કેનન બાર્ડ સિદ્ધાંત કહેવાય છે ત્યાં એક ઉતેજના છે અહી એક સાપ છે ને તમારી આંખો જોવે છે કેનન બાર્ડ સિદ્ધાંત કહે છે કે તમે પહેલા ડર અનુભવો છો તમારા મગજમાં પહેલા ડર હશે અને પછી તમે આ બધી પ્રતિક્રિયાઓ અનુભવો છો જેમ કે શરીરમાં ધ્રુજારી રુવાટી ઉભી થવી અથવા હદયના ધબકારા ઝડપી થવા જયારે જેમ્સ લેંગનો સિદ્ધાંત કહે છે કે "તમને પહેલા શારીરિક અનુભવ થાય છે અને પછી ભાવનાત્મક અનુભવ થાય છે" તેથી કયો સિદ્ધાંત સાચો છે તે ધ્યાનમાં લીધા વગર કારણ કે સિદ્ધાંત ઘણીવાર તેઓને સમજવાનો પ્રયાસ કરે છે અને તે અંતિમ જવાબ નથી તમારી પાસે લાગણીની માનસિક ભાવના છે અને લાગણીની શારીરિક ભાવના છે ઉદાહરણ તરીકે પરીક્ષામાં જતા પહેલા અથવા બાળક પરીક્ષા આપવા જઈ તે પહેલા તમને ડર હોઈ શકે છે કે તમે જવાબ આપી શકશો કે નહી મને તમારા કપાળ પર આશંકા દેખાય છે જેનો એક ભાગ છે પરંતુ અમુક લોકોને ધબકારા તીવ્ર બની જશે અથવા તેમનું મોં સુકાઈ શકે છે તેથી તે એક શારીરિક અભિવ્યક્તિ છે જે ચિંતાની માનસીક અભિવ્યક્તિ છે તેથી રીવોર્ડ શું છે જો યાદ હોય તો મેં તમને ડોપામાઈન અને રીવોર્ડ અને સજાના તંત્ર વિશે વાત કરી હતી તેથી ભાવનાત્મક અનુભવ શું છે તમે લગભગ ગમે તે વિચારી રહ્યા હશો અને વિચારી રહ્યા હશો કે હું આ સ્થળે થી તે સ્થળ સુધી વાહન ચલાવિશ અને બધું બરોબર થઇ રહ્યું છે તમારા મગજમાં અને અચાનક કંઈક થાય છે કોઈક આવે છે અને તમારી ગાડી સાથે ભટકાય છે પ્રથમ પ્રતિક્રિયા ભાવનાત્મક હશે બધી તર્કસંગતતા અને વિચાર બંધ થઈ જશે તેથી તે લાગણીની શક્તિ છે પરંતુ જો તમે ભાવનાત્મક અનુભવને જુઓ તો આ એક પ્રકારની લાગણી છે કે તમે અચાનક ગુસ્સે થઇ જાવ અથવા તમારા ધબકારા વધવા અથવા તમે ભયભીત થઇ જાવ છો અથવા ભટકાણા પછી ભયભીત થાવ છો મારો મતલબ એ છે કે ઘણીવાર તમે આ બધું જીવન માટે ન્યુરોસાયન્સ સંબંધિત જુઓ છો તમે માર્ગ પર થતા ક્રોધાવેશ વિશે વાત કરી માર્ગ પર ક્રોધાવેશ એ સારો વિચાર નથી લોકો રસ્તા પર જગડવાનું શરુ કરી દે છે અને તમે ઘણીવાર સમાચારની ચેનલ પર જુઓ છો અથવા સમાચારપત્રમાં જુઓ છો આ અચાનક ભાવનાત્મક શોધ હોય છે જે આવે છે પરંતુ તમે આવેગરૂપે વર્તન કર્યા પછી આપણો ભાવનાત્મક અનુભવ શું હતો તે આપણી સ્મરણ શક્તિ પર અસર કરશે અને તમારે નક્કી કરવાનું હોય છે કે આ કાર્ય અથવા લાગણીથી તમને સારું લાગે છે તો આ ફરી પાછું પુનરાવર્તન થવાની શક્યતા વધી જાય છે પરંતુ જો તમે સફર ગયા હોવ તે એટલી સારી નથી રઈ અને તમને કદાચ ફરી પાછું જાવા માટે ઓછી પ્રેરણા મળશે તમારી પ્રેરણા ઘણીવખત તમારી લાગણીમાંથી આવે છે તેથી મગજનો જે ભાગ વાસ્તવમાં કરે છે તે લીમ્બીક તંત્ર છે મેં લીમ્બીક તંત્ર વિશે વાત કરી નથી પેપેઝ સર્કીટ નામના છેલ્લા વ્યાખ્યાનમાં મેં ફક્ત સંશીપ્તમાં ઉલ્લેખ કર્યો છે અને મેં તેને આ વ્યાખ્યાન માટે છોડી દીધું હતું તેમાં કોર્ટીકલ અને પેટા કોર્ટીકલ ક્ષેત્રની સંખ્યા સમાયેલ છે કોર્ટીકલ એ તમને યાદ છે બાહ્યકને હવે તમે પેટા કોર્ટીકલ તરીકે ઓળખો છો તેથી આ લીમ્બીક તંત્રની રચના છે જો તમને યાદ હોય તો મેં સંશીપ્તમાં આ વિશે કહ્યું હતું કે આ બાહ્યક નો ભાગ જે લાગણીઓની પ્રક્રિયા કરવામાં સમર્પિત છે જેમાં બાહ્યકની મૂળ રીંગ સામેલ છે મેં મોટોર બાહ્યક તરીકે ઉલ્લેખ કર્યો હતો જે સસ્તન પ્રાણીઓમાં હોય છે અને બીજા ઘણા પ્રાણીઓમાં પ્રથમ અગ્ર કપાલી ખંડમાં હોય છે તમે તે સારી રીતે જાણો છો તેથી આ સીન્ગ્યુલેટ ગીરસ જુઓ જે કોર્પસ કોલોઝીયમની આજુબાજુ છે કોર્પસ કોલોઝીયમ એ રેસાઓનો બનેલો પટ્ટો છે જે મગજની વચ્ચે બે સેરેબ્રલના ગોળાર્ધ ને જોડે છે તેની આસપાસ સીન્ગ્યુલેટ ગીરસ પર્શ્વ કપાલી ખંડ યાદશક્તિ અને ધ્વની અને વાણી એમિક ડેલા છે તેથી આ ખરેખર મોટા માળખા હોય છે મગજની અંદર ઊંડે એક રીંગ છે જેમ કે તમે મગજને આ રીતે લો તે આ રીતે થશે જો તમે વચ્ચે બે ગોળાર્ધ લો તો તે બંને બાજુ રીંગ જેવું બનશે અને આ માળખાઓ છે થેલેમસએ ખુબ જ મહત્વનું માળખું છે કારણ કે જો તમને યાદ હોય તો થેલેમસ વચ્ચે છે જેનાથી બાહ્યકમાં કંઈપણ જશે નહી અને બાહ્યકમાંથી કંઈપણ બહાર આવશે નહી અને થેલેમોકોર્ટીકલ જોડાણ તમને જાગૃત રાખે છે અને એમિક ડેલ્લામાં માહિતી એકીકૃત કરે છે એમિક ડેલ્લા તમે તે પોપ્યુલર પ્રેસમાં પણ સાંભળ્યું હશે આ માળખું છે જે ઘણીવાર ડરમાં ક્રોધાવેશમાં અને ગુસ્સામાં લાગુ પડે છે હિપ્પોકેમ્પસ માળખું છે જે યાદશક્તિમાં સમાયેલું છે તેથી સ્મૃતિ અને લાગણીઓ જુદી પડશે નહી કારણ કે જો તમારી પાસે એકય વસ્તુની સ્મૃતિ ન હોય તો તમે તે વિશે પરેશાન નઈ થાવ તેથી જ નાના બાળકો આગથી અથવા કુતરાથી અથવા કોઇપણ વસ્તુ થી ડરશે નહી કારણ કે તેઓને તે વિશે સ્મૃતિ નથી તેઓ જાઈ અને કુતરું બટકું ભરે તો તે સ્મૃતિ થશે તેથી સ્મરણ શક્તિમાં માત્ર શાબ્દિક ઘટક નથી હોતા સ્મરણ શક્તિમાં ભાવનાત્મક ઘટકો પણ હોય છે તેથી જયારે તમે કંઈક જોવો છો ત્યારે તમારી સ્મૃતિ સક્રિય થઇ જાય છે અને તમે ફરી તમારી સ્મૃતિ યાદ કરો છો અને તમારી યાદશક્તિ હાલની ઉતેજ્નાને ભૂતકાળની ઉતેજના સાથે સરખાવે છે તે ખરેખર ફક્ત મુખ અથવા શરીરની વિશેષતાનું જ મૂલ્યાંકન નથી કરતું તે ભાવનાત્મક કન્ટેન્ટ પર સરખાવે છે તેથી ઘણીવાર તમને અજાયબી લગતી હશે કે મને શું કામ આ આવી રહ્યું છે હું શું કામ આ બધી વસ્તુ યાદ કરી રહ્યો છું તમે યાદ કરો છો કારણ કે તમારુ ભાવનાત્મક મગજ તે બધું યાદ રાખે છે અને હિપ્પોકેમ્પસ તેઓ બધા ટુંકા ગાળાની સ્મરણ શક્તિ છે જો તમને યાદ હોય તો છેલ્લે આપણે લાંબા ગાળાની શક્તિ હિપ્પોકેમ્પસમાં હોય છે તેથી આ ફક્ત સરળ રજૂઆત છે જો તમને યાદ હોય તો છેલ્લે હું તમને કહી રહ્યો હતો કે બાહ્યક લાગણીઓમાં સામેલ છે કે નહી અને લાંબા સમય સુધી આપણે વિચાર્યું કે તે સામેલ નથી તે મગજનો વિચારવાનો એક ભાગ છે પરંતુ બાહ્યકમાં થયેલી બધી ઈર્જાઓ ઘણા બધા ભાવનાત્મક ફેરફારો લાવે છે તેથી પૂર્વ અગ્ર બાહ્યક જે વાસ્તવમાં મગજનું કેન્દ્ર છે ડાબી બાજુ ડોર્સોલેટરલ અને વેનટ્રોમેડીઅલ છે જે ગૂઢતા તમારી ઉતેજના વચ્ચેના તફાવતનો નિર્ણય કરે છે અંતિમ નિર્ણય લેવો એ લીમ્બીક તંત્રનો ભાગ નથી પરંતુ ભાવનાત્મક મગજનો ભાગ એસોસીયેશન કોર્ટેક્સ છે હલનચલનનું મૂળ બાહ્યક સંવેદનાનું મૂળ બાહ્યક અને તમારા મગજનું એસોસિયેશન કોર્ટેક્સ તમારી પાસે મગજ છે કારણ કે બધું તેમાં જોડાયેલું છે તેથી આ સંયોજનનું ક્ષેત્ર અગ્ર કપાલી ખંડ પર્શ્વ કપાલી ખંડ મધ્ય કપાલી ખંડ સીન્ગયુલેટ ગીરસ વચ્ચે છે જેમ કહ્યું જેમ કહ્યું તેમ થેલેમસ રીંગ બનાવે છે જે આપણે બધા હાયપોથેલેમસ તરીકે ઓળખીએ છીએ હાયપોથેલેમસ જે મગજની અંદર ઊંડો ભાગ છે જે ઊંઘ પ્રણયક્રીડા ભૂખ તરસ તમારા શરીરની બધી રાસાયણિક પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે છે અને હાયપોથેલેમસ વાસ્તવમાં ચેતાપ્રેષકને નિયંત્રી કરવા સમજી શકે છે અને ચેતાપ્રેષકો અંતહસ્ત્રાવને નિયંત્રિત કરે છે અને અંતહસ્ત્રાવો સમગ્ર શરીરને નિયંત્રી કરે છે તેથી હાયપોથેલેમસ સુંદર રીતે જોડાયેલુ રસાયણિક તંત્ર છે તેથી જ્ઞાનતંતુઓ સંવેદનાત્મક હિલચાલ નિયંત્રિત કરે છે પરંતુ હાયપોથેલેમસ રસાયણિક સંદેશવાહક દ્વારા અંતહસ્ત્રાવનો સ્ત્રાવ નિયંત્રી કરે છે જે અંતહસ્ત્રાવને નિયંત્રિત કરે છે ફરી પાછું લોહી દ્વારા કંઠગ્રંથી જેવા અધિવૃક્ક સ્વાદુપિંડ જેવા અંતિમ અવ્યવોમાં આવે છે ત્યાંથી રસાયણોનું સ્ત્રાવ થાય છે છેવટે શરીરના બાકીના ચયાપચયને નિયંત્રિત કરે છે તેથી અમુક બુદ્ધિશાળી લોકો જાણે છે કે માણસ હાયપોથેલેમસનો નોકર છે કારણ કે જો હાયપોથેલેમસ તરસ ચીલાવે તો તમારે પાણી દેવું જ પડશે અથવા જો તે ઊંઘ એમ ચીલાવે તો તમારે સુવું પડે છે તેથી હાયપોથેલેમસનો ભાગ સીર્કાડીયન લય નિયંત્રિત કરે છે તેથી જયારે આપણે ઊંઘ વિશે વાત કરી ત્યારે આપણે હિપ્પોકેમ્પસ સ્મૃતિ અને એમીગડાલા વિષે વાત કરી છીએ તે ડર અન ક્રોધાવેશનું ખુબ જ અગત્યનું માળખું છે તેથી તમને એમ થતું હશે કે આપણે તંત્ર વિશે ઘણું બધું જાણી છીએ આપણે મગજના ભાગો વિશે પણ જાણી છીએ અને આપણને તે પણ ખબર છે કે આ ભાગો તંત્રને નિયંત્રિત કરે છે તો શા માટે આપણે એકસાથે જોડી શકતા નથી હું તેના પર છેલ્લે આવીશ કે શા માટે આપણે તેને જોડી શકતા નથી તેથી હાયપોથેલેમસને ભાવનાત્મકને નોંધપાત્ર રીતે ઉતેજ્નાને શું ઉતેજીત કરી શકે છે તેના માટે તમારા પર્યાવરણમાં 10 વસ્તુઓ છે પરંતુ તે બધા તમારા માટે મહત્વપૂર્ણ નથી તમે ખાલી પ્રતિક્રિયા કરો છો અથવા ભાવનાત્મક રીતે જે જરૂરી છે તેની પર ધ્યાન આપો છો તેથી તમારા પિતા ત્યાં ઉભા છે અને ત્યાં બીજું કોઈ અજાયણું વ્યક્તિ ઉભું હોય તો તમે તમારા પિતા તરફ પહેલા ધ્યાન આપશો તેવી શક્યતા વધારે છે તેથી મેં જેમ કહ્યું એમીગડાલાએ વિકાશમાં મુખ્ય સંકલનકાર છે જો તમે તેને જુઓ તો તે અહી છે અહી તે કોઈક રીતે વર્ષોથી એમીગડાલા નિરાકરણ માટે કાર્ય કરતું નથી પરંતુ કદાચ એમીગડાલા છે જે ઉતેજીત કરે છે જે વાસ્તવમાં ડર અને ક્રોધાવેશની પ્રતિક્રિયા ને ઉતેજીત કરે છે પરંતુ તેને કંઈક કલુવર બ્યુસી સહલશણ કહેવાય છે મેં ટુંકમાં ઉલ્લેખ કર્યો હતો કે જો તમે વાંદરામાં એમીગડાલા અને હિપ્પોકેમ્પસ બંને બાજુ થી કાઢી નાખો તો વાંદરાઓ નીરસ અથવા નિર્ભય લાગણીવિહીન "ધૂંધળું" લાગણી વારુ તમે વ્યક્ત કરતા નથી અને આપણે આ "ધૂંધણી" લાગણીને અમુક બીમારીમાં જોઈ શકી છીએ જેવી કે પાગલપન જ્યાં આપણને ઘણા નકારાત્મક લક્ષણો હશે તેઓને વધારે પડતી મૌખિક પ્રવૃત્તિ વધારે હશે તેઓ બધું મોઢામાં નાખે છે અખાદ્ય પદાર્થો પણ મોં માં મુકે છે અને યોગ્ય વસ્તુઓ પર માઉનટીગ જેવી જાતીય વર્તુણક વધી જાય છે તેથી ઘણી બધી વસ્તુઓ હિપ્પોકેમ્પસમાં ગઈ હતી અને તે પછી પર્શ્વ કપાલી ખંડમાં જાય છે અને પર્શ્વ કપાલી ખંડના સંકેતો પણ જાય છે તેથી આ બધી એમીગડાલા સ્મૃતિઓની સામગ્રી છે જે ડરની પ્રતિક્રિયા વધારે છે તેથી આને ક્લુવર બ્યુસી સહલશણ કહેવાય છે જે ખુબ જ દુર્લભ છે અને પછી તેઓ પર્શ્વ કપાલી ખંડમાં સચોટપણે જખમ કરે છે પછી હિપ્પોકેમ્પસમાં જખમ બનાવે છે તેથી વાસ્તવમાં તે દર્શાવે છે કે એમીગડાલાએ મુખ્ય સંહિતા છે થેલેમસએ સંવેદનાત્મક માહિતી એકીકૃત કરવા માટેનું મુખ્ય સંકલનકાર છે અને મોટોર લાગણીઓનું કેન્દ્ર સંકલન એમીગડેલા સાથે છે અને તે ભાવનાત્મક પ્રક્રિયા સાથે સંકળાયેલું છે જો તમે તેને કોઇપણ બાહ્ય ઉતેજના વગર ઉતેજીત કરો છો તો તે ફક્ત વિધુત ઉતેજના અથવા રાસાયણિક ઉતેજના હોઈ શકે છે ભય અને આશંકાની લાગણી આપમેળે આવે છે અને તમે વાંચી શકો છો કે એમીગડાલામાં ક્ષતીથી ઉર્બાચાં -વાઈથ જેવા દુર્લભ બીમારીઓ થાય છે કેલ્સીઅમ જમા થાય છે તે દર્દીને નુકશાન પહોચાડે છે તે પછી દર્દી ચેહરાના હાવભાવમાં લાગણીઓ શોધી શકતો નથી જો તમને આ અવ્યવ યાદ હોય તો જયારે આપણે ઇન્સ્યુલા વિષે વાત કરી હતી જ્યાં મીરર ચેતાકોષો છે તેઓ વાસ્તવમાં ચેહરાના હાવભાવ જોશે અને પરંતુ તે આપમેળે ઇન્સ્યુલા સુધી પોચી શકતું નથી ઇન્સ્યુલા પાસે તેને જોવા માટે અલગ આંખ નથી તે સરખી જ માહિતી છે હવે તમે સંપૂર્ણ બાબતની જટિલતા જુઓ મને આશા છે કે તમે સમજી શકશો કે હું તમને શું કહી રહ્યો છું કે આંખમાંથી સરખી જ ઉતેજના એક અલગ લક્ષણ નિષ્કર્ષણમાં આવે છે તે મીરર ચેતાકોષ સુધી પહોંચે છે મીરર ચેતાકોષ પણ એવું જ અનુભવે છે જેમ કે જે તમારી પાસે મીરર ચેતાકોષ છે તે કઈ અનુભવી શકશે નહિ જ્યાં સુધી સુક્ષ્મ લાગણીઓ એમીગડાલા અને પેપેઝ સર્કિટમાં ન થાય કારણ કે પેપેઝ સર્કિટ સરખી અભિવ્યક્તિઓ પહેલાની યાદશક્તિ સાથે સરખાવે છે અને તે ઉચ્ચ કેન્દ્ર સુધી પહોચાડવામાં આવે છે ઇમેજિંગએ આ છતું કર્યું છે આ એ જ છે જે હું કહી રહ્યો હતો તેથી આ એમીગડાલા છે જે પહેલા જુદા જુદા ચેહરાના હાવભાવ દ્વારા પ્રતિભાવ આપે છે અને એકવાર ભાવનાત્મક વસ્તુ નિસ્પંદક થઇ જાય પછી મીરર ચેતાકોષો ઉચ્ચ કેન્દ્રએ અનુભવી શકે છે કે વ્યક્તિ દુઃખી છે કારણ કે દુઃખ શું છે દુઃખએ અમુક ભાવનાત્મક પરિસ્થિતિને આપવામાં આવેલો અર્થ છે સુખ શું છે સુખએ ઉચ્ચ બાહ્યક દ્વારા આપવામાં આવેલો અર્થ છે જે ભૌતિક અને માનસિક સ્થિતિના ચોક્કસ પ્રકારનો સમૂહ કે જે માહિતીનો મૂળભૂત સમૂહ છે તે લીમ્બીક તંત્ર સાથે છે જેનો અર્થ ઉચ્ચ કેન્દ્ર દ્વારા આપવામાં આવી શકે છે પછી માહિતીના સમાન સમૂહ માટે એક પ્રક્રિયા છે ડરનું અનુકૂલન તમને યાદ છે આપણે પાવલોવના અનુકૂલન અને ઉતેજનાના પ્રયોગ વિશે વાત કરી હતી તેથી આ તમામ અનુકૂલન અને ડર અને તે બાબતે અન્ય કોઈ લક્ષણ બધા પ્રાણીઓમાં પ્રથમ જોવા મળે છે અને ઘણા બધા પ્રાણીઓના પ્રયોગો થયા છે જેમાં આ એક ખુબ જ સામાન્ય માનસિક બાબત છે જે આપણે જોઈએ છીએ તેથી આ ડર અનુકૂલનનો પ્રકાર છે જે ખુબ જ અનૈતિક છે આ દિવસોમાં કોઈ સાંભળશે પરંતુ તેને કંઈક ત્વચા વાહકતા કહેવાય છે ત્વચા વાહકતા અથવા ગેલ્વેનીક ત્વચા વાહકતા એ એક માનસીક શારીરિક માંપદંડ છે તેમાં તમારી પાસે પહેલાથી જ વાહક અથવા પ્રતિકાર હશે તે બદલાય છે કારણ કે ત્યાં ઘણો રક્ત પ્રવાહ થાય છે અને જેમ જેમ લોહી વહે છે તેમ ડર અને બેચેનીમાં વિવિધ શારીરિક સ્થિતિ આનો આધાર છે જેને તમે જુઠ શોધવાનું યંત્રનું પરિમાણ કહો છો અન્ય પરિબળો જેવા કે હદયના ધબકારા વ્યક્તિ દ્વારા બદલો આ બધું એકસાથે મુકવામાં આવે છે તેઓ એવું માની લ્યે છે કે જો તમે જુઠું ન બોલી રહ્યા હોવ તો તમારી ભાવનાત્મક ઉતેજના ઓછી થશે જો તમે સાચું બોલી રહ્યા છો પરંતુ એકવાર જો તમે જુઠું બોલો પછી તમારું મન ઊંડાણપૂર્વક જાણે છે કે સત્ય બીજું કંઈક છે અને ત્યારે મગજમાં સંઘર્ષની સ્થિતિ હશે તેથી મગજ હંમેશા નિર્ણય સમયે દ્વિભાજનની પરિસ્થિતિ માંથી પસાર થતું રહશે તમામ હલનચલનમાં આ મોટો પ્રશ્નો છે જે આપણે ચોથા સપ્તાહના વ્યાખ્યાનમાં સમગ્ર માર્ગાન્તર દ્વિભાજન વિશે વાત કરશું પછી સંઘર્ષ જે તમારી ભાવનાત્મક ઉતેજ્નાને વધારે છે કારણ કે સંઘર્ષની પરિસ્થિતિમાં તમારા મગજને સ્પષ્ટ નથી કે શું થઇ રહ્યું છે અને અસ્પષ્ટતા શું છે તેથી તે જાણતું નથી કે તે કઈ દિશામાં જઈ રહ્યું છે જે ગેલ્વેનીક ત્વચા પ્રતિભાવ અને ક્યુબીટરી શ્વાસ લેવાની પ્રક્રિયા તમને ખ્યાલ ન હોય તેમ બદલી શકે છે કારણ કે આ બધું પેરાસીમ્પેથેટીક અને સીમપેથેટીકમાં ઊંડે સુધી નિયંત્રણ કરે છે પેરાસીમપેથેટીક એસીટીલકોલાઈન અને સીમપેથેટીક નોરેપીનેફ્રાઈનનો ઉપયોગ કરે છે તેથી હવે તમે મને પૂછી શકો છો કે લાગણીઓ વિશે આટલું રહસ્યમય શું છે જેમ કે આપણે નેટવર્ક વ્યાખ્યાયિત કર્યું છે અને આપણે એક કાર્ય આધારિત ઈમેંજીંગ આપ્યું છે તેથી આપણે કાર્ય આધારિત ભાવનાત્મક મૂલ્યાંકન કરી છીએ આ પ્રકારની સામગ્રી છે જે તેઓ ડર અનુકૂલન માટે કરે છે અહી આલેખ છે જે તમે જોઈ શકો છો એમીગડાલા એટલું મહત્વનું શા માટે છે જેમ કે નાના મગફળીના દાણા જેવું એમીગડાલાની જેમ હાયપોથેલેમસ ખુબ મહત્વનું છે હવે તમે આપણે નેટવર્ક વિશે વાત કરી રહ્યા હતા ત્યાં પાછા જાઓ હેબિયન રૂટ અને નોન હેબિયન રૂટ દ્વારા નેટવર્ક વિકસવાનો મુદો શું છે એકસાથે ફાયરીંગ પૂર્વચેતોપાગમીય અને પ્રોસિનેપટીક જોડાણ બનાવવા માટે છે તે બધું જ જોડાણ વિશે છે એમીગડાલા એવી જગ્યાએ છે જ્યાં તેનું જોડાણ થેલેમસ સાથે છે તેથી ત્યાં સીધું થેલ્મોએમીગડાલા છે હવે એકવાર તમારે થેલેમસ સાથે જોડાણ હોય તો થેલેમસ પહેલેથી જ માહિતી પર આધારિત બિંદુ છે તેથી ધારો કે ઉદાહરણ તરીકે તમને શ્રાવ્ય ભયનો સંકેત મળે છે તો શ્રાવ્ય થેલેમસ શ્રાવ્ય બાહ્યકમાં જાઈ છે અને પર્શ્વ કપાલી ખંડએ શ્રાવ્ય બાહ્યક છે એમીગડાલાની સાથે પેપેઝ સર્કિટનો એક ભાગ છે તેથી એમીગડાલાને લાગણીનું અલગ સંકલન કેન્દ્ર બનાવવું ખુબ જ સરળ છે તેથી કદાચ તે આના જેવું છે જો તમે તેને જોવાનો પ્રયાસ કરો તો થેલેમસએ તમામ સંવેદનાત્મક અને મોટરનું અને આવર્તનના સભાનતા સ્તરનું એકીકરણ કેન્દ્ર છે તે બધું જો એમીગડાલા અને થેલેમસ સાથે સંયોજન કરવામાં આવ્યું હોય તો બધું ગડબડ થઇ ગયું હોત તે અલગ અલગ અંતરે એકસાથે 2 વસ્તુઓ થઇ રહી છે એક સંવેદનાત્મક વસ્તુનું મૂલ્યાંકન ભોતિક ગુણધર્મો અને ભાવનાત્મક ગુણધર્મો પર ઉતેજ્નાનું મુલ્યાંકન આ 2 વસ્તુઓ સાથે મળીને સંબંધિત અધીશ્રેણી નક્કી કરે છે જેના આધારે ઉચ્ચ જાગ્રત મગજ નક્કી કરે છે કે તમે કાર્ય કરવા માંગો છો કે અવગણવા માંગો છો અને તેથી જ એમીગડાલા દેખાય છે હવે તમને સ્પષ્ટ થઈ જશે તો આ એમીગડાલા છે જોડાણોનો પ્રકાર જુઓ હાયપોથેલેમસ સહાનુભુતિ જે રીફર સ્લાઈડ ટાઇમ 2715 છે ટાકીકાર્ડિયા ઝડપી હદયના ધબકારા વિદ્યાર્થીમાં વિક્ષેપ લોહીનું દબાણ ઉચ્ચું જવું ગેલ્વેનીક પ્રતિક્રિયા વેગન ચેતા દ્વારા પેરાસીમપેથેટીક જે અહી આવે છે અલ્સર યુરીનેસન શૌચ ડોપામાઈન વર્તુણક અને E E G ઉતેજ્નામાં ખુબ જ મહત્વપૂર્ણ સક્રિયકારણ માટે V T A વેનટ્રલ ટેગમેન્ટલ એરિયા ખુબ જ મહત્વનું છે તેથી ત્યાં એક નાની વસ્તુ છે આ સમગ્ર શરીરની નાની અર્થવ્યવસ્થા જોડાણનું સંચાલન થાય છે આ મહત્વનું છે મેં કહ્યું કે હિપ્પોકેમ્પસએ સ્મરણ શક્તિમાં સામેલ છે એમીગડાલા પણ ભાવનાત્મક યાદોને અન્ય જગ્યાએ સંગ્રહ કરવા મોડયુલેટ કરે છે હવે તે કેવી રીતે કરે છે અને તેને શા માટે કરવું જોઈએ કારણ કે જો આ ઉતેજ્ક ઘટનાઓ સહાનુભુતીશીલ ચેતાતંત્રને સક્રિય કરે છે અને હાયપોથેલેમસ અક્ષ જે આ અંતસ્ત્રાવને નિયંત્રીત કરે છે જે પરિણામરૂપે એપીનેફ્રાઈનને મુક્ત કરે છે તેથી આ લડાઈ અને નાસીભાગવાને હવે એકદમ નવી લાગણી અથવા નવી સ્મૃતિ માટે વહીવટ કરવામાં આવશે જેની યાદશક્તિ નથી એમીગડાલા શું સરખામણી કરશે અને મગજ શું સરખામણી કરવા જઈ રહ્યું છે મગજને તેના પર કોઈપણ ઉતેજ્નાની સરખામણી ભૂતકાળમાં મેળવેલી વસ્તુ સાથે થાય છે અને તે લાગણીની સ્મૃતિને આધારે મગજ નક્કી કરશે કે શું કરવું અને તમે કેવી રીતે તેની પ્રતિક્રિયા આપશો તેથી અમીગડાલા લાગણીની દુનિયાનો હીરો છે આપણે તે પણ જોયું કે એક વાર તમે જખમ આપી એમીગડાલાનો થોડોક નાશ કરો તો આ સ્મરણ શક્તિ વધારવાના કર્યો જતા રહે છે પછી તે ભલે શારીરિક ઈર્જા હોય કે રાસાયણિક ઈર્જા હોય તો હવે આપણે આના વિશે બીજા વ્યાખ્યાનમાં વાત કરીશું જે ત્રીજા સપ્તાહનો છેલ્લું વ્યાખ્યાન હશે અને આપણે લાગણી વિશે વધુ વાત કરીશું